સિક્યોર સિસ્ટમ ઇજનેરીના અભ્યાસક્રમમાં આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે બફર ઓવરરીડ તરીકે ઓળખાતા નબળાઈઓ તરફ ધ્યાન આપ્યું હતું અને આપણે હાર્ટબ્લેડ માલવેર તરીકે ઓળખાતા કોઈ ખાસ માલવેર પર ધ્યાન આપ્યું હતું અને તેનું મૂલ્યાંકન કર્યું હતું અને શોધી કાઢ્યું હતું કે આમાંથી કેવી રીતે ક્લાઈન્ટ દ્વારા સર્વરની ગુપ્ત માહિતી લીક કરવા માટે ઓપન એસએસએલ કોડમાં નબળાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ખાસ વ્યાખ્યાનમાં આપણે બીજી નબળાઈઓ પર ધ્યાન આપીશું જે ફોર્મેટ સ્ટ્રિંગ નબળાઈ તરીકે ઓળખાય છે તેથી જેમ તમે જાણો છો કે ફોર્મેટ સ્ટ્રિંગ એ કંઈક છે જેનો ઉપયોગ ઘણીવાર સ્કેનફ અને પ્રિન્ટફ જેવા ફંકશન દ્વારા કરવામાં આવે છે અને આપણે જોશું કે આ કેવી રીતે નબળાઈ તરફ દોરી શકે છે જેની સામે રક્ષણ કરવું ખૂબ મુશ્કેલ છે આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં ઘણા બધા પ્રોગ્રામ જોશું અને આ બધા પ્રોગ્રામ્સ માટેનો કોડ આ બીટબકેટ રિપોઝિટરીમાંથી મેળવી શકાય છે ચાલો આપણે સૌથી પ્રખ્યાત ફંક્શન પ્રિન્ટફમાં વપરાયેલ ફોર્મેટ સ્ટ્રિંગ જોઈએ લાક્ષણિક પ્રિન્ટફ વિનંતી આના જેવું કંઈક દેખાશે તેથી તમારી પાસે તમારી ફોર્મેટ સ્ટ્રિંગ અહીં હાજર રહેશે અને આ બંધારણની સ્ટ્રિંગની અંદર તમારી પાસે વિવિધ ફોર્મેટ સ્પષ્ટીકરણો હશે ઉદાહરણ તરીકે અહીં ઉપર ઉલ્લેખિત એક d છે હવે જે થાય છે તે છે કે જ્યારે પ્રિન્ટફ એક્ઝેક્યુટ કરે છે ત્યારે તે આ d ને જુએ છે અને આ ફોર્મેટ સ્પષ્ટીકરણોને અનુરૂપ તે આ કિસ્સામાં 1911 ને અનુરૂપ આર્ગૂમેંટ પ્રિન્ટ કરશે આપણે જાણીએ છીએ કે ત્યાં ઘણા બધા પ્રકારનાં ફોર્મેટ્સ સ્પષ્ટીકરણો છે જે તમને વિવિધ પ્રકારનાં બંધારણો જેમ કે પૂર્ણાંકો હેક્સાડેસિમલ સ્ટ્રિંગ ફ્લોટ્સ અને તેથી વધુને પ્રિન્ટ કરવા દે છે તેથી અહીં થોડાં ઉદાહરણો અહીં બતાવ્યા પ્રમાણે છે હવે આ વિવિધ ફોર્મેટ્સ સ્પષ્ટીકરણો વચ્ચેનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે આમાંના કેટલાક સ્પષ્ટીકરણો તે મૂલ્યને પ્રિન્ટ કરે છે ઉદાહરણ તરીકે જ્યારે તમારી પાસે d હોય ત્યારે તેનો અર્થ એ થાય કે આર્ગૂમેંટની કિંમત પ્રિન્ટ કરવામાં આવે છે બીજી બાજુ આપણી પાસે s અથવા n જેવા અન્ય સ્પષ્ટીકરણો છે જે આર્ગૂમેંટને સરનામાં તરીકે ગણે છે વિવિધ ફોર્મેટ સ્પષ્ટીકરણો વચ્ચે એક વિશિષ્ટ સુવિધા છે ઉદાહરણ તરીકે t u અને x આર્ગૂમેંટને મૂલ્ય તરીકે માનવામાં આવે છે તેથી ઉદાહરણ તરીકે જ્યારે તમે t નો ઉલ્લેખ કર્યો છે ત્યારે તે આર્ગૂમેંટ છે જે સીધી પ્રિન્ટ કરવામાં આવે છે બીજી બાજુ આપણી પાસે પેરામીટર s જેવું છે અને m આર્ગૂમેંટને મેમરી સરનામાં તરીકે માનવામાં આવે છે દાખલા તરીકે s માં તમે કોઈ મેમરી સરનામું પોઈંટરની આર્ગૂમેંટ તરીકે પ્રિન્ટફને દર્શાવો છો તે ચોક્કસ પોઈંટર દ્વારા નિર્દેશિત તે ચોક્કસ મેમરી પર જાય છે અને તે મેમરી સરનામાંથી સ્ટ્રિંગને પ્રિન્ટ કરશે હવે પ્રિન્ટફ વિશે એક લાક્ષણિકતા એ છે કે તેમાં સંખ્યાબંધ ચલ આર્ગૂમેંટ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ વિશિષ્ટ પ્રિંટફ વિનંતીમાં આપણી પાસે પહેલી આર્ગૂમેંટ ફોર્મેટ સ્ટ્રિંગ છે અને બીજી અન્ય આર્ગૂમેંટ માટે એવી જ રીતે આપણે સમાન પ્રિંટફનો ઉપયોગ 10 અથવા 20 જુદી જુદી આર્ગૂમેંટ સાથે કરી શકીએ છીએ સી જે રીતે આને હેન્ડલ કરે છે તે ચલ આર્ગૂમેંટ તરીકે જાણીતી વસ્તુનો ઉપયોગ કરીને છે તેના માટેનો પ્રિન્ટફ પ્રોટોટાઇપ આના જેવો દેખાય છે અહીં પ્રિંટફ ફંક્શન છે 1st પરિમાણ એ ફોર્મેટ સ્ટ્રિંગ છે જે પછી 3 બિંદુઓ છે તેથી આ 3 બિંદુઓ કમ્પાઈલરને દર્શાવે છે કે તે ચલ આર્ગૂમેંટ છે તો ચાલો તેના વિશે થોડું ઉંડાણપૂર્વક જોઇયે કે આ ખરેખર કાર્ય કઈ રીતે કરે છે આપણે આ નાના પ્રોગ્રામને લઈએ છીએ જ્યાં પ્રિંટફનો ઉપયોગ થાય છે અને તમે અહીં ફોર્મેટ સ્ટ્રિંગનો ઉલ્લેખ કરો છો અને ત્યાં 3 ફોર્મેટ સ્પષ્ટીકરણો d d અને s એ બી અને સીને અનુરૂપ છે તેથી એ અને બી પૂર્ણાંકો છે જ્યારે સી છે એક કૅરેકટર પોઈંટર અને તેથી તે સ્ટ્રિંગ પ્રિન્ટ કરશે કારણ કે આપણે ખબર છે કે મેઇન જ્યારે printf માટે કોલ કરે છે ત્યારે વિવિધ પરિમાણો સ્ટેક મારફતે પસાર કરવામાં આવે જેથી આ ચોક્કસ પ્રોગ્રામ માટે સ્ટેક કંઈક આના જેવો હશે અહી આર્ગૂમેંટ સી બી અને એ હશે જમણેથી ડાબીબાજુ સ્ટેક પર પસાર થાય છે અને પછી આ ફોર્મેટ સ્ટ્રિંગ માટે પોઇન્ટર હશે પછી છે પ્રોગ્રામના કોઈ સ્થાનમાં ફોર્મેટ્સ સ્ટ્રિંગ સ્ટોર હશે અને તમારી પાસે આ ચોક્કસ સ્ટ્રિંગ તરફનો પોઈંટર જે સ્ટેક દ્વારા પસાર થાય છે તે હશે તેથી આ બધી વસ્તુઓ મેઇન એ ભરેલી છે અને પછી મેઇન પ્રિન્ટફ ને કોલ કરશે કોલ દરમિયાન આપણે પાછલા વ્યાખ્યાનોમાં જોયું છે તેમ વળતર સરનામું સ્ટેકમાં ધકેલવામાં આવે છે અને પછી પ્રિંટફ એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે અને પછી આપણી પાસે અન્ય મેટાડેટા જેમ કે પાછલા ફ્રેમ પોઇન્ટર અને તેથી વધુ છે જે સ્ટેક પર પુશ થાય છે હવે આપણે પ્રિંટએફ નું આંતરિક જોઇયે આપણે પ્રિન્ટફનું કાર્ય સમજવા માટે ખૂબ સરળ ઉદાહરણ લઈશું વાસ્તવિકતામાં પ્રિંટએફમાં ઘણી બધી બાબતો થાય છે પરંતુ હવે આપણે આ ખૂબ સરળ ઉદાહરણ લઈશું સાથે સાથે આપણે આ સ્ટેક અને આ સ્ટેકનો કેવી પ્રિંટફ રીતે ઉપયોગ કરશે તે અને તેના સાથે સંકળાયેલા પ્રિંટફ ના વિવિધ મેમરી સ્થાનનો ઉપયોગ કરીશું આ નિવેદન અહીં va list ap જે આર્ગૂમેંટ ap પોઇન્ટર તરીકે વ્યાખ્યાયિત છે તે ખૂબ મહત્વનું છે આ આર્ગૂમેંટ પોઇન્ટર ap એ printf ને આવતી દરેક અનામી આર્ગૂમેંટ ને પોઇન્ટ કરે છે તે આ ફંકશન va start દ્વારા ઈનીશીયલાયજ કરવામાં આવે અને ap અને ફોર્મેટ પસાર કરવામાં છે આર્ગૂમેંટ પોઇન્ટર પ્રિન્ટફની પ્રથમ આર્ગૂમેંટને પોઈન્ટ કરે છે અહી તે a ને પોઈન્ટ કરે છે હવે પછીની વસ્તુ જે આપણે જોઈએ છીએ તે આ કેરેક્ટર પોઈંટર પી છે તેથી કેરેક્ટર પોઈંટર પી એ પ્રારંભ કરવા માટે છે બંધારણ તેથી પી ને મળે છે p એ આ ફોર્મેટ સ્ટ્રિંગ તરફ નિર્દેશ કરે છે તેથી અહીં જે થાય છે તે છે કે લૂપ માટે આનું દરેક પુનરાવર્તન એ નક્કી કરે છે કે પી આ ની બરાબર છે કે કેમ તે જો આ કિસ્સામાં સાથે બરાબર ન હોય તો પુટકેર ફંક્શન કહે છે અને તે ખાસ કેરેક્ટર સ્ક્રીન પર પ્રિન્ટ કરવામાં આવે છે બીજી બાજુ જો p ની વેલ્યુ આ સિમ્બોલની બરાબર છે તો પછી આપણે આ સ્વીચ સ્ટેટમેંટમાં આવીશું પછીનું કેરેક્ટર ભલે તે ds f અને તેથી વધુ હશે તેનું મૂલ્યાંકન થશે તેથી અહીં ઉદાહરણ માટે પી આ ડી કૅરેકટરને પોઇન્ટ કરે છે અને તેથી આપણે આ કિસ્સામાં નિવેદન d d ને અનુરૂપ છે પછી આપણે va argતરીકે ઓળખાતા આ વિશિષ્ટ ફંક્શનને બોલાવીએ છીએ અને તેને ap પોઇંટર પસાર કરીએ છીએ આપણે આ va arg ને એ પણ જણાવીએ છીએ કે આપણે સંખ્યાની અપેક્ષા રાખીએ છીએ જે પૂર્ણાંકો પ્રકારની છે અને આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક વેલ્યુ દ્વારાપસાર થાય છે પ્રિન્ટફમાં અને તેથી આપણે ival ઉપર શું મેળવીએ છીએ અહીં તેનું અનુરૂપ મૂલ્ય છે જે આ મૂલ્ય છે જે ival માં સંગ્રહિત થઈ જાય છે અને પછી ival ને પ્રિન્ટ કરવા માટે આમંત્રણ આપે છે એ જ રીતે આગામી વિનંતી દરમ્યાન આપણને બીજો અને તે પછી ad મળે છે અને તેથી આ કેસ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે હવે આ દરેક કેરેક્ટર માટે સ્ટ્રિંગ માટે આગળ વધે છે આખરે આપણને આ કેસ s મળે છે અને અહીં વસ્તુઓ થોડી વધુ ચોક્કસપણે કામ કરે છે તેથી આપણે શું કરીએ છીએ કે આપણે આ સ્થાનની આ સામગ્રી મેળવવા માટે ચલ આર્ગૂમેંટ વાપરીએ છીએ અને આ સામગ્રી આ સ્ટ્રિંગ માટેનો પોઈંટર છે જે સી છે અને sval પ્રારંભ થયેલ છે આ ચોક્કસ સ્ટ્રિંગ તરફ નિર્દેશ કરવા માટે તેથી આપણે આ સ્ટ્રિંગમાંથી પસાર થઈશું અને નલ સમાપ્તિ કેરેક્ટર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્ટ્રિંગમાંથી અક્ષરો પ્રિન્ટ કરવાનું ચાલુ રાખીએ છીએ અને પછી આપણે બ્રેક કરીશું તો આ રીતે પ્રિંટફ આંતરિકકાર્ય કરે છે હવેઆ સાથે ઘણી બધી નબળાઈઓ શામેલ છે તેમાંના મોટાભાગના સામાન્ય અપૂરતી આર્ગૂમેંટને કારણે છે જે પ્રિન્ટફ પર પસાર થાય છે તેથી આપણે જ્યાં આપણે ARG ફોર્મેટ સ્ટ્રિંગ માં 3 ફોર્મેટમાં સ્પેસિફાયર સ્પષ્ટ પરંતુ એવી આર્ગૂમેંટ હાજર સંખ્યા માત્ર 2 છે તેથી આ સામાન્ય રીતે કોઇ પ્રક્રિયાને કારણે કમ્પાઇલર્સ દ્વારા નોંધાયેલ નથી આ ચોક્કસ ફંકશન printf પર નજર કરીએ અને તેના ફંક્શન 2 આ મુદ્દાને શોધી શકશે નહીં તેથી સામાન્ય રીતે આ પ્રકારના ઇસ્યુ કમ્પાઇલર્સ દ્વારા અથવા ફંક્શન દ્વારા જ ફ્લેગ કરવામાં આવશે નહીં સંદર્ભમાં સૌથી સામાન્ય પ્રિંટફના નબળાઈઓમાંથી એક અપૂરતી આર્ગૂમેંટપસાર કરવાની છે પ્રિંટફને ઉદાહરણ તરીકે આ વિશેષ વિધાનમાં અહીં ફોર્મેટ સ્ટ્રિંગ 3 ફોર્મેટ સ્પષ્ટીકરણો સ્પષ્ટ કરે છે જે અહીં દેખાય છે તેમ છતાં આપણે ફક્ત ૨ આર્ગૂમેંટ પસાર કરી છે આ પ્રોગ્રામ એક્ઝીક્યુટ એ છે કે આ દરેક ફોર્મેટ સ્પેસિફાયર પ્રિન્ટફને ઉપયોગ કરીને સ્ટેક પરના ચલ ap અનુલક્ષે આર્ગૂમેંટ જોશે અને સંબંધિત કિંમત પ્રિન્ટ કરશે તેથી ઉદાહરણ તરીકે પ્રથમ d એ a ને અનુરૂપ કિંમત છાપી શકે છે બીજા d એ b ની કિંમત ત્રીજા d પ્રિન્ટ કરે છે અને અહીં કંઈ સ્પષ્ટ થયેલ કિમત પ્રિન્ટ કરશે જે આ સ્ટેકપર હાજર છે કારણ કે આ ભૂલ કમ્પાઇલર્સ દ્વારા સરળતાથી શોધી શકાતી નથી પ્રથમ નોંધ કરો કે જો કમ્પાઇલરને printfની અપર્યાપ્ત આર્ગૂમેંટમાલુમ પાડવા તેની આંતરિક વિગતો જાણવાની જરૂર છે તે કમ્પાઇલર ચોક્કસ લાઇબ્રેરિ પર આધારિત કરી શકે છે બીજો પાસું એ છે કે આ ફોર્મેટ સ્ટ્રિંગ રનટાઈમ પર બનાવી શકાય છે અને તેથી કમ્પાઇલર્સ કોઈપણ નબળાઈઓ અથવા ભૂલો શોધી શકશે નહીં અથવા શોધમાં ગતિશીલ રીતે બનાવેલ ફોર્મેટ સ્ટ્રિંગ શોધી શકશે નહીં તેથી પ્રિન્ટફની આ ખાસ નબળાઈ પણ શોધી શકાતી નથી તેનું કારણ એ છે કે પ્રિન્ટફ તેના હાલના અમલીકરણમાં સ્ટેકમાંથી આર્ગૂમેંટ બહાર કાછે તેના આધારે તે ફોર્મેટ સ્પષ્ટીકરણોમાં જુએ છે તે શોધી શકશે નહીં કે સ્ટેક પર પસાર કરેલી આર્ગૂમેંટ ખરેખર માન્ય આર્ગૂમેંટ છે કે અમાન્ય આર્ગૂમેંટ છે આગળ પ્રિન્ટફ 2 આ વિસંગતતાને શોધી શકશે નહીં તેનું કારણ એ છે કે પ્રિન્ટફ જ્યારે પણ ફોર્મેટ સ્પષ્ટીકરણો જુએ છે ત્યારે સ્ટેકમાંથી ફક્ત આર્ગૂમેંટ બહાર કાઢે છે તે શોધી શકશે નહીં કે સ્ટેકની સામગ્રી ખરેખર માન્ય આર્ગૂમેંટ છે કે નહીં અથવા કેટલાક મનસ્વી ડેટા જે આ ખાસ નબળાઈ માટે ત્યાં સ્ટેક પર હાજર છે જો કે તે ખૂબ જ તુચ્છ લાગે છે પણ કમ્પાઈલર્સ દ્વારા સરળતાથી શોધી શકાતું નથી પ્રિન્ટફ સ્ટેટમેન્ટ્સ અને તેથી ઘણા બધા પ્રોગ્રામમાં ખરેખર આ પ્રકારની નબળાઈ હોય શકે છે હવે ચાલો આપણે પ્રોગ્રામને ક્રેશ કરવા માટે આ નબળાઈનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેનું એક ઉદાહરણ જોઈએ તો ચાલો આપણે કહીએ કે આપણે પ્રિન્ટફને આ ફોર્મેટ સ્ટ્રિંગ સાથે ફક્ત s સાથે અને અન્ય કોઈ આર્ગૂમેંટ પસાર કરીશું નહીં તેથી સ્ટેક કંઈક આના જેવો દેખાશે આ રીતે આપણી પાસે ફોર્મેટ સ્ટ્રિંગ તરફનો પોઇન્ટર હશે જે બધા s ધરાવતા સ્ટ્રિંગ તરફ ઇશારો કરી રહ્યો છે અને તે પછી આપણી પાસે સ્ટેક પર કેટલાક મનસ્વી ડેટા છે જે મેમરી સ્પેસમાં કોઈપણ સ્થાનને પોઇન્ટ કરી શકે છે કારણ કે પ્રિન્ટફ દરેક માટે એક્ઝેક્યુટ કરે છે ફોર્મેટ નિર્દિષ્ટ કે જે સ્ટ્રિંગમાં હાજર છે તે આ સ્ટેકમાંથી કોઈ મૂલ્ય પસંદ કરશે અને સ્ટેકની તે સામગ્રી દ્વારા નિર્દેશિત મેમરી સ્થાનની સામગ્રીને પ્રિન્ટ કરશે સંભવ છે કે પ્રિન્ટફ એક્સેસ પ્રયત્ન કરશે આને કારણે કેટલાક લીગલ સરનામાંને એક્સેસ કરવાનો પ્રયત્ન કરશે મનસ્વી સ્થાન કે જેના પરિણામે તે વાંચવાનો પ્રયાસ કરશે સંભવત આ વિશિષ્ટ પ્રોગ્રામ જેમાં પ્રિન્ટફનો સમાવેશ થાય છે તે જ્યારે આ પ્રિન્ટફ એક્ઝેક્યુટ કરે ત્યારે ક્રેશિંગમાં સમાપ્ત થાય હવે ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ જ્યાં આપણે ખરેખર સ્ટેકની સામગ્રી છાપીએ છીએ તેથી આપણે કહી શકીએ કે આપણાં પ્રોગ્રામમાં આપણી પાસે આપ્રકારનું પ્રિન્ટફ છે આજે 4 x છે અને તમે જાણો છો કે x તેના આર્ગૂમેંટનું હેક્સાડેસિમલ મૂલ્ય પ્રિન્ટ કરે છે હવે અહીં નબળાઈ એ છે કે આપણે પ્રિંટફને 4 ફોર્મેટ સ્પષ્ટીકરણો સાથે બોલાવી રહ્યા છીએ પરંતુ કોઈ આર્ગૂમેંટ સાથે નહીં તેથી સ્ટ્રિંગ સ્ટેક ચાલો કહીએ કે આ કંઈક આના જેવું લાગે છે પ્રિન્ટફનું આ વિશિષ્ટ પરિણામ અહીં બતાવ્યા પ્રમાણે હશે જે આવશ્યકરૂપે સ્ટેકની સામગ્રીને પ્રિન્ટ કરશે તો ચાલો હવે થોડો વધારે જટિલતા કરીએ ચાલો જોઈએ કે પ્રિંટફ પ્રોગ્રામમાંથી કોઈપણ મનસ્વી મેમરી સ્થાનને પ્રિન્ટ કરવા માટે નબળાઈનો ઉપયોગ કરવો શક્ય છે કે નહીં ચાલો આપણે આ વિશિષ્ટ પ્રોગ્રામને ઉદાહરણ તરીકે લઈએ આપણી પાસે અહીં એક ગ્લોબલ ડેટા છે જેને આ સંદેશની એરે તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને આ સંદેશની પ્રારંભિક ઓળખ આપવામાં આવે છે જેને માનો કે એક ગુપ્ત સંદેશ છે હવે આપણે આશા રાખીએ છીએ કે આપણે આ પ્રોગ્રામમાં printf ની નબળાઈનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન કરી છીએ આમાં છે અહીં આ સ્થાનિક user string printfને આપીએ છીયે અને user string નું આ strcpy થી initialised છે આ યુઝર સ્ટ્રિંગ યુઝર પાસેથી લેવામાં આવી શકે છે તે નેટવર્ક દ્વારા પેકેટ તરીકે મેળવી શકાય છે અને આ રીતે તેથી આ ઉદાહરણમાં આપણે strcpyનો ઉપયોગ કરીને વપરાશકર્તા પાસે થી સ્ટ્રિંગલઈએ છીએ અને આપણે આ સ્ટ્રિંગ સાથે પ્રારંભ કરીએ છીએ હવે પ્રથમ locations સ્થાનોની નોંધ લો જે લિટલ એંડીએન સૂચનોમાં C0 96 04 08 નો સમાવેશ થાય છે જે ઇન્ટેલ પ્રોસેસર આ 4 બાઇટ્સનો ઉપયોગ કરે છે તે 08 04 96 C0 તેથી 08 04 96 અને C0 તરીકે અર્થઘટન કરવામાં આવશે નોંધો કે આ સરનામાંને સ્પષ્ટ કર્યા પછી અને આપણી પાસે xs અને પછી s છે આ વિશિષ્ટ પ્રોગ્રામને ચલાવવા માટે આપણે તેને m32 print2 c સાથે સંકલન કરીએ અને જ્યારે આપણે ત્યારે આપણે જોઈએ છીએ કે ગુપ્ત સંદેશ સ્ક્રીન પર પ્રિન્ટ કરવામાં આવે છે તેથી આ ટોપ સિક્રેટ સંદેશ આવશ્યકપણે 08 04 96 C0 માં હાજર છે તો ચાલો જોઈએ કે પ્રિન્ટફ આ પ્રોગ્રામમાં એક્ઝીક્યુટ થાય છે ત્યારે શું થાય છે તેથી જ્યારે ત્યારે આપણે અહીં જોવાની જરૂર છે પ્રિન્ટફ એક્ઝેક્યુટ કરે છે આ સ્ટેકમાં નોંધવાની પ્રથમ બાબત એ છે કે જે વપરાશકર્તા સ્ટ્રિંગ જે સ્થાનિક છે તે સ્ટેક પર નિર્ધારિત કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે જે સ્ટ્રિંગ નારંગી ભાગમાં હાજર છે આપણે જોયું તે છે કે strcpy દરમ્યાન ફંક્શન આપણે યુઝર સ્ટ્રિંગ ને 08 04 96 C0 થી આરંભ કર્યો છે જે નીચે મુજબ આ સિક્રેટ સંદેશનું સરનામું છે ત્યારબાદ થોડાં xs અને પછી s છે હવે આપણે ટ્રૅક કરશું કે printf કેવી રીતે ચાલે છે અને કેવી રીતે વિવિધ આર્ગૂમેંટ સ્ટેકમાથી વાંચી શકાય છે તેથી આપણે પોઇન્ટર p નો ઉપયોગ કરશું જે અનિવાર્યપણે ફોર્મેટ સ્ટ્રિંગ પોઇન્ટર છે જે તમે થોડા સ્લાઇડ્સ જોઇ અને આપણે apનો ઉપયોગ કરીએ છીએ જે આર્ગૂમેંટ પોઈંટર છે તેથી જ્યારે printf વપરાશકર્તા સ્ટ્રિંગ ને આર્ગૂમેંટ p આ નંબર 080996C0 ને પોઈન્ટ કરે છે જે આપણાં ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવે છે પછીની વસ્તુ જે p મેળવે છે તે x છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે તે x મેળવે છે ત્યારે તે સ્ટેકમાંથી સમાવિષ્ટો વાંચવા માટે આર્ગૂમેંટ પોઈંટરનો ઉપયોગ કરશે તેથી આ કિસ્સામાં તે 8048566 છે તેથી આ મૂલ્ય સ્ક્રીન પર પ્રિન્ટ કરવામાં આવે છે પછી પી આગડ વધે છે અને તેથી આ ap અને આમ ખૂબ જ સમાન રીતે તમારી પાસે અન્ય x હોવાને કારણે સ્ટેકની આગળની સામગ્રી કે જે 1 એ છે તે આઉટપુટમાં પ્રિન્ટ કરવામાં આવે છે અને આ રીતે જ્યારે આપણે સ્ટેકની સામગ્રી આગળ વધીએ ત્યારે આઉટપુટ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવે છે હવે આપણે પ્રગતિ કરી આપણે છેવટે s છે હવે આ XS એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જ્યારે p s પર પોઇન્ટિંગ કરે ત્યારે આર્ગૂમેંટનીપોઇન્ટર ap માં 080496C0 હોય આ તે ગુપ્ત સંદેશનો પોઈંટર છે કે જેને આપણે પ્રિન્ટ કરવા માંગીએ છીએ હવે આપણી પાસે અહીં s છે અને આપણે જાણીએ છીએ કે એ સંદર્ભનો સંદર્ભ આપે છે તેથી પ્રિન્ટફ શું કરશે તે તે ચોક્કસ સ્થાન પર જશે જે આ સ્થાન ઉપર છે અહીં અને આ સંદેશને ત્યાં સુધી પ્રિન્ટ કરશે જ્યાં સુધી તે સ્લેશેડ 0 ન મળે ત્યાં સુધી આપણે આઉટપુટ પર જે અવલોકન કરીએ છીએ તે ગુપ્ત સંદેશ પ્રિન્ટ કરવામાં આવે છે ઘણી બધી રીતો છે કે જેના દ્વારા આપણે આ આખી પ્રક્રિયાને સરળ બનાવી શકીએ છીએ એક x ની સંખ્યા ઘટાડવી જે આ વિશિષ્ટ ફોર્મેટ સ્પષ્ટીકરણનો ઉપયોગ કરીને જરૂરી છે જે N છે તેથી આપણું strcpy ફંક્શન આ વિશિષ્ટ ફોર્મેટ સ્પેસિફાયર સાથે હંમેશની જેમ પ્રથમ 4 બાઇટ્સ ગુપ્ત સંદેશના સરનામાંને અનુરૂપ હોય છે જે 7 s દ્વારા અનુસરવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે પ્રિન્ટફ સેવાઓ આપે છે ત્યારે આ વિશિષ્ટ ફોર્મેટ સ્ટ્રિંગ આર્ગૂમેંટ તે સીધા સ્ટેકમાંથી 7th આર્ગૂમેંટ પસંદ કરશે તેથીપ્રારંભ કરીને 7મી આ સ્થાનથીઆર્ગૂમેંટ અહીં આ સરનામાંને અનુરૂપ છે અને આ 080496C0 છે જે વપરાશકર્તા સ્ટ્રિંગને અનુરૂપ છે અને આ કરવાથી ગુપ્ત સંદેશ સ્ક્રીન પર પ્રિન્ટ કરવામાં આવશે પ્રિંટફ આનાથી ઘણું વધારે કરી શકે છે ઉદાહરણ તરીકે પ્રિન્ટફનો ઉપયોગ પણ કોઈ વિશિષ્ટ સ્થાનને ફરીથી લખવા માટે થઈ શકે છે તેથી આ ઉદાહરણમાં આપણે જોઈએ છીએ કે પ્રિન્ટફ સાથે હાજર ફોર્મેટ સ્પષ્ટીકરણો છે જે તમને મેમરીમાં મૂલ્ય બદલવા દે છે અહીં વપરાયેલ ફોર્મેટ સ્પેસિફાયર n એ આવશ્યકરૂપે આ n ફોર્મેટ સ્પેસિફાયર અત્યાર સુધી મુદ્રિત અક્ષરોની સંખ્યા પરત આપશે તે નીચે મુજબ વપરાય છે તો માની લો કે પ્રિન્ટફ આ ફોર્મેટ સ્ટ્રિંગનો ઉપયોગ કરીને આપણે i નેપૂર્ણાંક તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અહીં જે બનશે તે એ છે કે i ની કિંમત 5 થશે તેથી આપણે અગાઉ જે કર્યું છે તે જ અભિગમનો ઉપયોગ કરીને આપણે કેટલીક મનસ્વી મેમરીને બદલવા અથવા તેમાં ફેરફાર કરવા માટે n નો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો એક ઉદાહરણ લઈએ જ્યાં આપણે આની સામગ્રીને બદલવા માંગીએ છીએ જેને આપણે અહીં વ્યાખ્યાયિત કરી છે તેથી s એ ગ્લોબલ ડેટા છે તેથી તેને 0થી પ્રારંભ થવો જોઈએ પરંતુ આપણે શું કરવા માંગીએ છીએ તે પ્રિન્ટફ સાથેની નબળાઈનો ઉપયોગ s નું મૂલ્ય બદલવા માટે કરવો જેથી આપણે આ ફૉર્મટ સ્ટ્રિંગને સ્પષ્ટ કરવા પહેલાં આપણે તેના મેમરી સરનામાં સાથે પ્રારંભમાં રજૂ કરીએ છીએ પછી આપણી પાસે આ xs ને n થી અનુસરવામાં આવે છે તેથી જ્યારે પ્રિન્ટફ ખરેખર આ વિધાનને અમલમાં મૂકે છે કે આ પ્રિંટફ વપરાશકર્તા સ્ટ્રિંગ તે મેમરીને સ્થાન 080496C0 દ્વારા નિર્દેશિત ડેટાથી ભરી દેશે જે આવશ્યકપણે s નું સરનામું છે જેથી મેમરી લોકેશન બાઇટ્સની સંખ્યાથી ભરવામાં આવશે જે પ્રિન્ટફે હમણાં પ્રિન્ટ કર્યું છે તેથી આપણે અહીં જે જોયું છે તે છે કે આપણે પ્રિન્ટફે અત્યાર સુધી પ્રિન્ટ કરેલા બાઇટ્સની સંખ્યા સાથે s ની કિંમત બદલી શક્યા છે હવે આપણે વસ્તુઓ થોડી વધુ આગળ લઈ જઈશું અને આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે કોઈ પણ મનસ્વી મેમરીનું સ્થાન કોઈપણ મનસ્વી બાઇટ મૂલ્ય સાથે બદલવાનું છે આપણે જે કરીએ છીએ તે એક નાનું પરિવર્તન કરીને આપણે જે કરીએ છીએ તે એ છે કે આપણે મેમરી એડ્રેસને નિર્દિષ્ટ કરતા પહેલા strcpy નો ઉપયોગ કરીને આ વપરાશકર્તા સ્ટ્રિંગ બનાવીએ છીએ પરંતુ અહીં આપણે53x અને પછી 7n જેવા મનસ્વી નંબરનો ઉલ્લેખ કરીએ છીએ તો આનો અર્થ એ છે કે પ્રિંટફ એનાં મૂલ્યને કેટલાક મૂલ્યથી ભરશે જે 53 કરતા સહેજ વધારે છે આપણે વસ્તુઓ થોડી વધુ આગળ લઈ શકીએ છીએ અને આપણે આ hn ફોર્મેટ સ્પષ્ટીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ જે ફક્ત 16 બિટ્સનો ઉપયોગ કરશે તેથી આ તકનીકનો ઉપયોગ મોટી સંખ્યામાં સંગ્રહિત કરવા માટે થઈ શકે છે તેથી આપણે અહીં જે કરીએ છીએ તે એ છે કે આ પૂર્ણાંક મૂલ્ય જેમાં 4 બાઇટ્સનો સમાવેશ થાય છે જે 32 બિટ્સ હોય છે તેથી આપણે તેને વિભાજીત કરીશું 16 બિટ્સ વત્તા 16 બિટ્સ અને પછી બીજા 16 બિટ્સ પછીના 16 બિટ્સ ભરવા માટે આપણે આhn ફોર્મેટ સ્પષ્ટીકરણનો ઉપયોગ કરીશું તેથી પરિણામે હવે આપણી પાસે શરૂઆતમાં 2 સરનામાં છે પ્રથમ સરનામું 080496CC પર સ્ટોર કરવા માટેનું સરનામું છે નીચલા 16 બિટ્સ અને બીજું સરનામું 080496CE એ ઉચ્ચ 16 બીટ્સ સંગ્રહિત કરવા માટેનું સરનામું છે તેથી આ રીતે ખૂબ મોટા મૂલ્યો જે 2 પાવર 32 જેટલા મોટા હોઈ શકે છે તેનો ઉપયોગ કરીને ભરી શકાય છે તેથી આ રીતેખૂબ મોટા મૂલ્યોને આ ગ્લોબલ ચલ પ્રિન્ટફની નબળાઈ દ્વારા સેટ કરી શકાય છે તેથી આ બધા પ્રોગ્રામ્સ કે જે આપણે હમણાં જ જોયા છે તે બીટબકેટ રિપોઝિટરીમાં ઉપલબ્ધ છે જે આપણે આ વ્યાખ્યાનની શરૂઆતમાં બતાવ્યુ હું સૂચવું છું કે તમે તે કોડને જુઓ અને તેને જાતે ચલાવવાનો પ્રયાસ કરી શકો અને હું ચેતવણી આપવા માંગું છું કે તમારે તે કોડમાં થોડી વસ્તુઓ બદલવાની જરૂર પડી શકે છે કારણ કે દરેક સિસ્ટમમાં પ્રોગ્રામ્સના સંકલનની રીતમાં થોડો તફાવત હશે અને તેથી આપણે અહીં જોતા આ પ્રોગ્રામ્સ દરેક લીનક્સ સિસ્ટમમાં સીધા કામ કરી શકશે નહીં તેથી તમારે તેને અહીં કામ કરવા માટે થોડાં વિધાનોને સંશોધિત કરવાની જરૂર પડી શકે છે